આ અંતિમ સત્રમાં આપણે 7 માં અઠવાડિયાના લેવાયેલા પ્રવચનોના છેલ્લા સેટના આધારે પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ હું તેને હોમ અસાઇનમેન્ટ કહીશ નહીં કારણ કે આ સબમિટ કરવા માટે સોંપેલ નથી તેથી આ હું આ પ્રોબ્લેમ સેટ કહેવા જઇ રહ્યો છું અને આ સેટ નો પ્રોબ્લેમ તમને જણાવવા માટે પસંદ કરવામાં આવ્યો છે આપણે જે કંઈપણ વિકસિત કર્યું છે તે વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં કેવી રીતે લાગુ થઈ શકે છે તેથી આ પ્રોબ્લેમનો પ્રારંભ કરીને યાદ કરો કે આપણે તરંગો માટે અમુક સ્વરૂપો આપ્યા હતા જે મુસાફરી કરી રહ્યા છે તેથી આ પ્રોબ્લેમમાં આપણે આપેલા ચાર સ્વરૂપો વિશે પૂછવા જઈશું અને Aexpkx vt2 એક સ્વરૂપ છે અન્ય સ્વરૂપ A expikzvt છે ત્રીજું સ્વરૂપ જે Asin πxL eiωt તરીકે આપવામાં આવે છે અને ચોથું સ્વરૂપ એ A cos πxL isin πxL eiωt છે આપેલ આ ચાર સ્વરૂપોમાંથી કયા ટ્રાવેલિંગ વેવ રજૂ કરે છે અને કયું નથી તેથી આપણે હજી સુધી વ્યાખ્યાનમાં જોયું છે કે x vt ફોર્મ નું કોઈપણ ફંકશન અથવા xvt ફોર્મ નું કોઈ ફંકશન એક તરંગને રજૂ કરે છે જે ટ્રાવેલિંગ કરી રહ્યું છે અને તેથી પ્રથમ ફોર્મ જે x vt નું ફંકશન છે તે પલ્સ અથવા તરંગનું પ્રતિનિધિત્વ કરે છે જે જમણી તરફ ટ્રાવેલિંગ કરે છે હકીકતમાં તેને વધુ સારું બનાવવા માટે મારે અહીં ચિહ્ન કરવી જોઈએ Aexp kx vt2 જેથી તમે કેન્દ્ર માંથી જતાની સાથે તરંગ નીચે મરી જાય એ જ રીતે બીજામાં z છે જે અંતર vt છે તેથી આ પણ એક ટ્રાવેલિંગ વેવ છે જે ડાબી બાજુએ અથવા z દિશા તરફ ટ્રાવેલિંગ કરે છે ત્રીજા એકલા xvt અથવા એકલા x vt ના ફોર્મ માં જોડાઈ શકતા નથી હકીકતમાં જો તમે તેને વિસ્તૃત કરો છો તો તે A2i ei πxLωt A2i ei πxLωt હશે તેથી તે બે ફંકશન અથવા બે રીતનું સંયોજન છે એક જે જમણી તરફ ટ્રાવેલિંગ કરે છે અને એક જે ડાબી તરફ ટ્રાવેલિંગ કરે છે તેથી આ ટ્રાવેલિંગ વેવ નથી તો ચાલો હું આ કટ કરીશ આ કોઈ ટ્રાવેલિંગ વેવ નથી અને અંતિમ એક eiπxLeiωt ei πxLωtછે eiπxLeiωt ei πxLωt અને ફરીથી આ ફંક્શન xvt સ્વરૂપનું છે અને તેથી તે ટ્રાવેલિંગ વેવ રજૂ કરે છે પ્રશ્ન નંબર 2 ટેન્શન 10 ન્યુટન સાથે લાંબા સ્ટ્રેસ તાર છે તેથી આપણે લાંબા તારને ધ્યાનમાં લેવો જોઈએ જેમાં ટેન્શન T10 N એક છેડે રાખવામાં આવ્યું છે તેથી આપણે તેનો એક છેડો પકડી રાખીએ છીએ અને આ અંત ડિસ્પ્લેસમેન્ટ માં ખસેડવામાં આવી રહ્યો છે તેથી આને ઉપર અને નીચે ખસેડવામાં આવી રહ્યું છે કારણ કે ફંકશન yt0 01 sin50t છે તેથી ફ્રીક્વન્સી ઓફ મોમેન્ટ 50 પ્રતિ સેકન્ડ છે 01 sin50t આપણે જે જાણવા માંગીએ છીએ તે છે દેખીતી રીતે જ્યારે હું તેને ખસેડીશ ત્યારે તરંગ નીચે ટ્રાવેલિંગ કરશે આ તરંગને કેવી રીતે રજૂ કરવામાં આવશે હવે યાદ કરો કે તરંગ જમણી તરફ ટ્રાવેલિંગ કરે છે તેથી તે x અને t નું ફંકશન બનશે અને આપણે fxtfx0 t xv લખ્યું હતું fxtfx0 t xv તેથી હું t સમયે x પર ડિસ્પ્લેસમેન્ટ જોઈ રહ્યો છું તે t xvસમયે x0 પર ડિસ્પ્લેસમેન્ટ શું હતું તેની બરાબર હશે હવે આપણે જાણીએ છીએ કે શું કરવું x0 પર હું ડિસ્પ્લેસમેન્ટ જાણું છું તેથી આ 0 01sin 50t છે t ને બદલે હું t xv લખીશ 01sin 50t xv અને v ટ્રાવેલિંગ તાર પર તરંગની v ગતિ vTml છે T10 N તરીકે આપવામાં આવ્યા છે તે મુજબ અમને આપવામાં આવ્યું છે હું તેનો એકમ લંબાઈના માસનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો છું જે લંબાઈ દીઠ 0 05 કિલોગ્રામ છે 05 20014 ms તેથી આ 0 05 છે જે 100 05 અથવા 200 અથવા આશરે 14 મીટર પ્રતિ સેકન્ડ છે અને તેથી ટ્રાવેલિંગ વેવ માટે f x t માટેનો અંતિમ જવાબ fxt0 01sin50t x14 હશે અથવા 0 01sin 50t 3 તે જવાબ છે 01sin50t x140 01sin 50t 3 57x પ્રશ્ન નંબર 3 જો બદલાતું વિદ્યુતક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને ઉત્તેજન આપ્યું ન હોય તો તે ચુંબકીય તરંગો અસ્તિત્વમાં રહેશે તેથી અમે જે પૂછીએ છીએ તે છે તમે બાયો સાવર્ટ નિયમ × BμJconductionજાણો છો આ મેક્સવેલ આવ્યા પહેલા નું હતું અને મેક્સવેલે જે કહ્યું કે ના ના આ સામાન્ય રીતે સાચું હોઈ શકતું નથી સામાન્ય રીતે મારે એમાં વધુ એક ટર્મ ઉમેરવાની છે તેથી તે કન્ટિન્યૂટી સમીકરણ સેટિસ્ફાઇડ છે × BμJconduction00E∂t કારણ કે પછી જો હું × B0 છે અને આ તે શબ્દ છે જે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ તરીકે ઓળખાય છે અને અર્થઘટન એ છે કે બદલાતું વિદ્યુતક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ તે છે જો બદલાતું વિદ્યુતક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને જન્મ આપ્યો ન હતો તેનો અર્થ એ કે જો અથવા વિદ્યુતક્ષેત્રને બદલવાથી ચુંબકીય ક્ષેત્રને જન્મ આપ્યો ન હતો તેનો અર્થ એ કે તો આ વિદ્યુતચુંબકીય તરંગો ટર્મ ત્યાં અસ્તિત્વમાં નથી જવાબ ના કારણ કે જો તમને યાદ આવે તો વિદ્યુતચુંબકીય તરંગો કેવી રીતે ઉદભવે થાય છે આપણે ફેરાડે નિયમ Faradays law × E B∂t અને આપણે ફ્રી સ્પેસ માં કહીએ છીએ કે × B00E∂t છે જ્યારે આપણે × ∂tB લઈને ત્યારે આ બંનેને જોડીને મને E 2E ∂tB આપે છે જે ∂t 00E∂t 002E2t છે E 2E ∂t 00E∂t 002E2t જો આ ટર્મ ન હોત જો બીજું સમીકરણ ન હોત તેનો અર્થ એ છે કે જો બદલાતું વિદ્યુતક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ને જન્મ આપ્યો ન હતો તો આ ટર્મ હશે નહીં અને તેથી મને તરંગનું સમીકરણ મળશે નહીં મને કોઈ પ્રોપેગેટિવ વેવ સોલ્યુશન મળશે નહીં વ્યાખ્યાન માંથી યાદ કરો જ્યાં મેં ગુણાત્મક રીતે વર્ણન કર્યું કે કેવી રીતે E અને B એક બીજાને પ્રોપેગેટિવ અવકાશમાં ટકાવી રાખે છે તે ચોક્કસપણે આ ટર્મ હતું જેને B ને બદલીને અને B ને જન્મ આપ્યો પછી E નો વિકાસ થયો અને તેઓ એકબીજાને ટકાવે છે તેથી જો આ ટર્મ ન હોય તો ત્યાં કોઈ વિદ્યુતચુંબકીય તરંગો નહીં હોય તેથી ડિસ્પ્લેસમેન્ટ વિના કોઈ વિદ્યુતચુંબકીય તરંગો નથી પ્રશ્ન નંબર 4 પૃથ્વી પર પડેલી સૌર ઉર્જા છે તેથી જો હું પૃથ્વી પર પડતી સૌર ઉર્જા લઉં તો સૌર ઉર્જાનું મૂલ્ય સૌર અચળાંક તરીકે ઓળખાય છે જે સામાન્ય રીતે લંબ પડતી ઉર્જા પર વ્યાખ્યાયિત થાય છે તેનો અર્થ એ કે તે સમયે પૃથ્વીની સપાટીને લંબ એકમ સમય દીઠ એકમ ક્ષેત્ર દીઠ આ આશરે 1350 વોટ પ્રતિ મીટર વર્ગ છે તેથી આ સવાલ શું પૂછે છે પૃથ્વી માટે એકમ સમય દીઠ સૌર ઉર્જા એકમ ક્ષેત્ર દીઠ નોર્મલ ઇન્સિડેન્સ આશરે 1350 વોટ પ્રતિ મીટર વર્ગ છે Solar energy energy time area1350 Wm2 સૌર રેડિયેશન માટે વિદ્યુતક્ષેત્ર નું અનુરૂપ મૂલ્ય કેટલું છે મેં વ્યાખ્યાનોમાં 60 વોટના બલ્બ માટે સમાન પ્રોબ્લેમ સોલ્વ કરી હતી હવે આપણે સૌર રેડિયેશન માટે કહી રહ્યા છીએ તેથી હું જાણું છું કે એકમ ક્ષેત્ર દીઠ ઉર્જા એકમ સમય દીઠ અથવા એકમ ક્ષેત્ર દીઠ પાવર એ પોઇન્ટિંગ વેક્ટર છે અને તે S120E02 c છે અને આ 1350 વોટ પ્રતિ મીટર વર્ગ આપવામાં આવે છે અને તેથી E0 2×1350×4πc 0×4π Vmછે હું ગણતરી સરળ બનાવી શકું છું જો હું અહીં 4 અને અહીં 4 ને ગુણાકાર કરું છું કારણ કે હું જાણું છું કે 1409109 થાય છે અને તેથી હું આ 2×1350×4π×9×1093×108 છે અને આ આશરે 103 Vmજેટલું બહાર આવે છે અને તે જવાબ છે 0×4π Vm 2×1350×4π×9×1093×108 ≅103 Vm આગળનો પ્રશ્ન નંબર 5 આપણે ફરીથી સૌર રેડિયેશન પર પાછા આવી રહ્યા છીએ જેની તીવ્રતા 1350 વોટ પ્રતિ મીટર વર્ગ છે અને આપણે જે સવાલ પૂછવા માગીએ છીએ જો આ રેડીયેશન સામાન્ય રીતે અરીસા પર પડે છે અને તે પરાવર્તિત થાય છે અને તો તમે જાણો છો કે તે મોટો અરીસો છે તેથી ધારો કે અરીસાનું કદ 0 3 મીટર છે જે આશરે 14 મીટર છે તેથી જે તમે દિવાલ પર મૂક્યું છે તે એક અરીસા જેવું છે જો તે તેના પર પડે છે અને તે પરાવર્તિત કરે છે અરીસા દ્વારા અનુભવાયેલ બળ શું છે તમે જાણો છો કે આપણે વ્યાખ્યાનોમાં કર્યું છે જે વિદ્યુતચુંબકીય રેડિયેશન મોમેન્ટમ ધરાવે છે અને જ્યારે પણ તે સપાટી પર આવે છે તે મોમેન્ટમ સ્થાનાંતરિત કરવામાં આવશે અને તે બળનો ઉપયોગ કરે છે અથવા દબાણ વિકસાવે છે તેથી આપણે જે જાણવા માંગીએ છીએ તે ForceArea×pressure હશે અને દબાણ શું છે દબાણ એ pressuremomentumarea×time છે અથવા મોમેન્ટમ પ્રવાહ છે momentumarea×time હવે મોમેન્ટમ પ્રવાહ બરાબર થવા જઈ રહ્યો છે તેથી ચાલો આપણે તેને અલગ રંગ માં લખીએ મોમેન્ટમ પ્રવાહc મોમેન્ટમ ઘનતા છે c એ પ્રકાશની ગતિ છે જે c Sc2 અથવા મોમેન્ટમ પ્રવાહ Scછે momentum densityc Sc2 Sc તેથી જો રેડિયેશન શોષાય છે તો આ દબાણ બની રહ્યું છે જો તે પરાવર્તિત થાય છે તો મોમેન્ટમ પરિવર્તન બમણું બનશે તેથી જો તે શોષી લે છે તો પછી બળ આ ક્ષેત્રફળ હશે જે Force0 3× Sc છે જે બિંદુ 3 ગણો છે s જે આપણે પહેલેથી જ ગણતરી કરી છે તે પહેલાથી જ 13503×108 છે 3×13503×108 છે તે 135×10 8 N અથવા 1 35×10 6 N બને છે જો રેડિયેશન શોષી લે છે તો માની લો કે મારી પાસે કાળી શીટ છે પરંતુ તે પરાવર્તિત થઈ રહી છે 35×10 6 N તેથી પરાવર્તનનો અર્થ છે ત્યાં એક મોમેન્ટમ આવે છે અને મોમેન્ટમ બહાર આવે છે અને જો હું એક બીજાથી બાદ કરું તો મને બમણું મૂલ્ય મળે છે તેથી તે સ્થિતિમાં બળ આ સંખ્યા 2 ગણા થઈ જશે જે 2 70×10 6 N છે 70×10 6 N જેમ મેં પહેલેથી જ વ્યાખ્યાનોમાં ટિપ્પણી કરી હતી રેડિયેશન દ્વારા મળતું બળ ખૂબ જ નાનું છે રેડિયેશન દબાણ ખૂબ જ નાનું છે કારણ કે તમે ખરેખર જોયું છે કે 0 3 મીટર વર્ગ ક્ષેત્રના વિશાળ અરીસા પર પણ તે ખૂબ જ ઓછી સંખ્યા છે આગળ બે પ્રોબ્લેમ બાઉન્ડ્રી પર તરંગોના પરાવર્તન પર હશે તેથી મેં પણ કર્યું હતું આ પ્રોબ્લેમ નંબર 6 છે તાર પર તરંગનું પરાવર્તન તો ધારો કે ત્યાં બે તાર છે ચાલો હું બીજી તારને અલગ રંગમાં બનાવીશ માની લો ત્યાં બે તાર છે જેથી ત્યાં બાઉન્ડ્રી હોય બાઉન્ડ્રી પર જે પણ મોજું આવે છે માની લો ત્યાં એક પલ્સ આવે છે તે પ્રસારિત થાય છે અને તે પરાવર્તિત પણ થાય છે તેના આધારે વેગ ગુણોત્તર શું છે તે સમાન ફેઝ અથવા વિરુદ્ધ ફેઝ સાથે પરાવર્તિત થઈ શકે છે તેથી પ્રશ્ન એ છે કે માનો કે ત્યાં ચોરસ પલ્સ છે આપણે આદર્શ લઈ રહ્યા છીએ જ્યાં પલ્સ અચાનક વધે છે તે સ્થિર બને છે અને નીચે જાય છે બિન આદર્શ વિશ્વમાં પલ્સ ધીમે ધીમે વધતી જાય ત્યાં રહેવા અને નીચે આવવા જેવી હોય છે પરંતુ આપણે તેને આદર્શ બનાવી રહ્યા છીએ અને આપણે આ આદર્શિકરણ કહી રહ્યા છીએ માની લો કે ત્યાં એક તાર અને તેની સાથે બીજી એક તાર જોડાયેલ છે અને ત્યાં એક આદર્શ ચોરસ પલ્સ આવી રહી છે જેની પહોળાઇ 1 cm અને ઊંચાઈ 5 mm છે અને આ અંદર આવે છે અને જ્યારે તે સીમા પર આવે છે ત્યારે તે પરાવર્તિત થાય છે અને તે પ્રસારિત થાય છે પરાવર્તન આવે છે કારણ કે વેગ સરખા થતા નથી અને આપણે પ્રસારિત કરેલી પલ્સ અને પરાવર્તિત પલ્સનું આકાર શું હશે તે જાણવા માંગીએ છીએ અને વાદળી રંગના તાર માટે વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ આપવામાં આવે છે અને લાલ રંગના તાર માટે 10 મીટર પ્રતિ સેકન્ડ છે તેથી ગણતરી કરવામાં ખૂબ જ સરળ વસ્તુ એ કંપવિસ્તાર છે પ્રસારિત કંપવિસ્તાર yt 2v2v1v2yIncident છે આ આપણે લેક્ચરમાં પહેલેથી જ ગણતરી કરી લીધી હતી તેથી આ 2025×5 mm છે અને તે 4 mm બહાર આવશે yt 2v2v1v2yIncident2025×5 mm4 mm તેથી પ્રસારિત પલ્સ માં થોડું ઓછું કંપવિસ્તાર આવે છે અને y પરાવર્તિત કેવી રીતે થાય છે yreflected v2 v1v2v1 yIncident છે અને આ 525×5 mm જે 1 mm થશે તેથી તે તમને જે કહે છે કે જ્યારે તરંગ પરાવર્તિત થઈ રહ્યું છે ત્યારે તે ફેઝ ચેન્જ બીજી રીતે નિર્દેશ કરે છે yreflected v2 v1v2v1 yIncident 525×5 mm 1 mm સમગ્ર આકાર વિશે શું તેથી અહીં પલ્સ આવી રહી છે અને તે પ્રસારિત થઈ રહી છે તે પ્રસારિત થાય છે ત્યાર પછી હવે કલ્પના કરો કે આ પલ્સ અહીં આવી રહી છે જે પણ કંપનવિસ્તાર આવે છે તે પરાવર્તિત થઈ રહ્યું છે અને તે પ્રસારિત પણ થઈ રહ્યું છે જો કે લાલ બાજુ પર જે આવે છે તે થોડું ધીમું થાય છે તેથી આ પાછળનો અંત ત્યાં સુધીમાં અહીં આવે તેનો અર્થ એ કે તે 1 cm નો પ્રવાસ કરી ચૂક્યો છે આ ફેલો કારણ કે અન્ય તારની પ્રસારિત પલ્સ ધીમી ગતિએ છે આ ફેલો તે 1 cm ની માત્ર 10 15th ખસેડાયો હોય અને તેનો અર્થ 0 67 cm તેથી લાલ તારમાં પલ્સ થોડી સ્ક્વિઝ્ડ દેખાઈ રહી છે તે પહોળાઈ માત્ર 0 67 cm જેટલી હશે કેમ કે આગળનો અંત એ સમય સુધી ત્યાંથી આગળ વધી શક્યો નહીં પાછળનો છેડો બાઉન્ડ્રી પર આવ્યો અને તે ઊંચાઈ 4 mm છે બીજી બાજુ પરાવર્તિત તરંગ માટે કદ સમાન હશે કારણ કે વેગ સમાન છે તેથી ચાલો હું લીલા રંગ સાથે બનાવીશ તે સમાન પહોળાઈ હશે અને ઊંચાઈ 1 mm થવા જઈ રહી છે કારણ કે પરાવર્તિત કંપનવિસ્તાર ઓછું છે તેથી થોડા સમય પછી જ્યારે હું બંને પલ્સને જોઉં છું ત્યારે હવે મૂળ પલ્સ જશે અને જો હું પરાવર્તિત અને પ્રસારિત પલ્સને જોઉં છું તો તેવું લાગે છે કે પરાવર્તિત પલ્સ ખસેડવામાં આવી છે આગળનો છેડો તે 15 cm ખસેડ્યું છે તેથી આ 15 cm છે અને દેખીતી રીતે આ 1 cm છે અને આ ઊંચાઈ 1 mm છે પ્રસારિત પલ્સ ફક્ત 10 cm ખસેડવામાં આવી હોત આગળનો અંત ફક્ત 10 cm ખસેડાયો હોય અને તેની પહોળાઈ 0 67 cm અને ઊંચાઈ 4 mm છે તેથી આ તેઓ કેવી રીતે જોશે પરાવર્તિત પલ્સ પ્રસારિત કરેલી પલ્સ કરતા ઘણી વધુ આગળ ચાલશે હકીકતમાં તે 12 ગણો દૂર છે તેથી તે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન છે આગળની પ્રોબ્લેમ નંબર 7 એ ગ્લાસ સ્લેબ પર પ્રકાશ લંબ આપાત થાય છે તેથી મારી પાસે ગ્લાસ સ્લેબ છે અને પ્રકાશ લંબ આપાત થાય છે પ્રકાશની કેટલી ટકાવારી પરાવર્તિત થાય છે તે વિશે શું છે તે તમે જાણવા માગો છો તેથી તેનો અર્થ છે કે જો ત્યાં થોડી તીવ્રતા આવે છે તો કેટલાક પોઇન્ટિંગ વેક્ટર s આપાત પોઇન્ટિંગ વેક્ટર તમને એકમ ક્ષેત્ર દીઠ આવનારી પાવર ની માત્રા આપે છે બહાર નીકળતી પાવર s પરાવર્તિત શું હશે અમે તમને તે જાણવા માંગીએ છીએ હવે હું તેને અહીં સમાન માધ્યમમાં જાણું છું પછી S એ E2ના સમપ્રમાણમાં છે તેથી SreflectedSincidentEreflectedEincident2 થઈ રહ્યું છે તેથી જો હું EreflectedEincident જાણું છું તો થઈ ગયું છે હું જાણું છું કે બાઉન્ડ્રીની કન્ડિશન દ્વારા આપણે વ્યાખ્યાનમાં જે કાંઈ ઉદ્ભવ્યું છે તેના માટે Ereflected v2 v1v2v1Eincident છે તેને Ereflectedn1 n2n1n2 Eincident પણ લખી શકાય છે Ereflected v2 v1v2v1Eincidentn1 n2n1n2 Eincident તમે જાણીતા તથ્યને જોઈ શકો છો જે હંમેશાં તમને કહેવામાં આવે છે કે જો n2n1 હોય તો પરાવર્તિત પ્રકાશ નો વિરોધી તબક્કો હોય છે અને આપણે જોશું કે જો n2n1 હોય તો તે Ereflected Eincident હશે તેથી તેથી આ કિસ્સામાં EreflectedEincident n1 n2n1n2 છે એટલે કે જો હું માત્ર મોડ્યુલસ લઈશ કારણ કે હું વર્ગ લેવા જઈ રહ્યો છું તે 1 1 5 11 5 જે 0 5 છે જે 15 છે EreflectedEincident n1 n2n1n2 1 1 5 11 5 15 અને તેથી SreflectedSincident125 હશે જ્યાં તે EreflectedEincident2 છે અને તેથી S પરાવર્તિત એ E આપાતથી માત્ર 125 છે અથવા ફક્ત 4 પ્રકાશ પરાવર્તિત થાય છે SreflectedSincident125 શું જો હવા અને ગ્લાસ ઇન્ટરફેસ લેવાને બદલે જો મેં વોટર ગ્લાસ ઇન્ટરફેસ લીધું છે તો ચાલો આપણે જોઈએ તો તેના બદલે માની લો કે મારી પાસે આ ઇન્ટરફેસ માં નીચે કાચ અને ઉપર પાણી છે પરાવર્તિત પ્રકાશનું પરાવર્તન શું હશે તેથી હવે હું પાણીનો ગ્લાસ ઇન્ટરફેસ લઈ રહ્યો છું આ કિસ્સામાં SreflectedSincidentn1 n2n1n22 છે જે 1 33 1 331 જે 0 172 અને તમે આની ગણતરી કરો આ 1270 હશે SreflectedSincidentn1 n2n1n22 1 331 52 0 832≅1270 તેથી તમે જાણો છો કે લગભગ 2 ટકા કરતા ઓછા પ્રકાશ પરાવર્તિત થાય છે તમે જોઈ શકો છો જો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મેળ ખાય છે તો પછી પરાવર્તિત પ્રકાશ ઓછો છે હકીકતમાં જો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ સમાન બની જાય તો ત્યાં કોઈ પરાવર્તિત પ્રકાશ રહેશે નહીં આ તે છે જેને કેટલીકવાર કહેવામાં આવે છે અને તમે આ તકનીકી ટર્મ સાંભળશો કારણ કે તમે તમારા વ્યવસાયમાં આગળ વધશો તે ઇમ્પિડન્સ મેચિંગ છે જો આ ઇમ્પિડન્સ સાથે મેળ ખાય છે તો પરાવર્તિત પ્રકાશ ખૂબ ઓછો હોય છે કેટલીકવાર તમે જાણો છો કે તમે ઇલેક્ટ્રોનિક સાધનોમાં જોયું છે અથવા તમે જાણો છો કે ઇમ્પિડન્સ મેળ ખાતો નથી અને તેથી ઘણું અવાજ અથવા કંઈક છે તે એટલા માટે છે કે ત્યાં ઘણું પરાવર્તિત થઈ રહ્યું છે તે ક્ષણ તમે ઇમ્પિડન્સ અથવા રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ અથવા બે માધ્યમોના વેગ સાથે મેળ બેસે તેવું પરાવર્તન ખૂબ જ દુર્લભ છે તેથી અસરકારક ટ્રાન્સમિશન માટે તે મહત્વપૂર્ણ છે કે જ્યાં પણ જોઈન્ટ હોય ત્યાં ઇમ્પિડન્સ મેચિંગ કરવામાં આવે ફાઈનલી હું આ પ્રોબ્લેમ કરવા જઇ રહ્યો છું ધારો કે તમે ત્યાં જાણો છો કે વિવિધ પ્રકારનાં આ કણો હવા અને પ્રકાશ પર આવે છે અને તે જ ફ્રીક્વન્સી સાથે ઇલેક્ટ્રોનને તે ઓસિલેટ કરવાનું શરૂ કરે છે તેથી આપણે કણોનું સમાન કદ જાણવા માંગીએ છીએ આ ઇલેક્ટ્રોન ઓસિલેટીંગનું કંપનવિસ્તાર સમાન આપવામાં આવે છે ધારો કે એક કણ લાલ પ્રકાશ આપતો હોય છે જે આશરે 700 nm તરંગલંબાઇનો છે અને બીજો કણ લીલો પ્રકાશ આપી રહ્યો છે જે આશરે 500 nm તરંગલંબાઈ છે નહિંતર આ કણો સમાન છે તમે ઇલેક્ટ્રોન ઓસિલેટીંગનો કંપનવિસ્તાર જાણો છો અને બધું સમાન છે પાવરમાં શું તફાવત હશે જે આ કણોમાંથી બહાર આવી રહ્યું છે તેથી મારા વ્યાખ્યાનોમાં તમે જોયું કે રેડિયેશન માં પાવર બહાર આવવાનું પ્રમાણ 4 ના સમપ્રમાણમાં છે જો બાકીની વસ્તુઓ સમાન હોય આ કંપનવિસ્તાર પર આધારીત છે અને ત્યાં ગુણાંક 120 અને તે તમામ બાબતોમાં વધારો થાય છે પરંતુ આપણે તે વિશે ચિંતિત નથી કારણ કે તે બધી વસ્તુઓ સમાન છે આ સ્થિતિમાં બાકીની બધી પાવર 4 ના સમપ્રમાણમાં છે અથવા તે 14 ના સમપ્રમાણમાં છે અને તેથી લીલા પ્રકાશ માટેનો પાવર 15004 અને લાલ પ્રકાશ માટેનો પાવર 17004 હશે તેથી Power Power 754 છે જે 1 24 છે જે આશરે 3 8 ની બરાબર છે Power Green light15004 Power red light17004 Power Power 7541 8 તેથી લીલો પ્રકાશ લાલ પ્રકાશ કરતા 3 8 ગણો મોટો તરીકે બહાર આવવાનું છે ત્યાં ઘણી વધુ પાવર હશે અને આ વાદળી આકાશ માટેનું સમજૂતી પણ છે યાદ રાખો જ્યારે આ પ્રકાશ કણોમાં આવે છે ત્યારે તે આ ડાયપોલ બનાવે છે અને વાદળી પ્રકાશ વધુ વિકિરણ બનશે તેથી તે પાવર વધુ વેરવિખેર થઈ જાય છે અને તમે જોશો કે તે આખા સ્થળેથી આવે છે લાલ તેટલું વિખેરાતું નથી તેથી તે સીધા તમારી પાસે આવે છે આભાર